હેલ્લો મિત્રો આજે આપણે આપણા પાઠ્યક્રમ સોફ્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટની પ્રથમ ચર્ચાની શરૂઆત કરી રહ્યા છીએ જે પ્રત્યાયનના પર્યાવરણની સમજ પર કેન્દ્રિત હશે અને તેનું કારણ એ છે કે તે આ પાઠ્યક્રમનું ખૂબ જ અગત્યનું ઘટક છે હું તેના વિશે અત્યારથી થોડી મિનિટો પછી વાત કરીશ પણ ચાલો હવે પછીની લગભગ 30 મિનિટનું વિહંગાવલોકન કરીએ તો તમે નીચેના ક્ષેત્રો જોશો અને હું તમને તેની વિગતો સમજાવીશ પરંતુ વધુ મહત્વનું એ છે કે આપણે પાઠ્યક્રમ શરૂ કરતાં પહેલાંપાઠ્યક્રમ વિશે કેટલીક એવી બાબતો છે જે હું તમને કાળજીપૂર્વક સાંભળવાનું કહીશ પહેલો મુદ્દો એ છે કે મહેરબાની કરીને ડિસ્કશન ફોરમ નો વારંવાર સંદર્ભ લો કારણ કે ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ ક્વિઝ સર્વેક્ષણ આંતરક્રિયાઓ થશે અને તેના માટેની અગત્યની લિન્ક પણ ત્યાં મૂકવામાં આવશે આપણા પાઠ્યક્રમમાં સર્વેક્ષણની ખૂબ અગત્યની ભૂમિકા છે અને એ અપેક્ષિત છે કે તમે કેટલાક સર્વેક્ષણમાં ભાગ લેશો બરાબરને અને ક્વિઝના પ્રશ્નો સાપ્તાહિક ક્વિઝ ના પ્રશ્નો અને પાઠ્યક્રમની ક્વિઝ ની સાથે સાથે ગુણાંકની દૃષ્ટિએ પણ તેનો ચોક્કસ ગુણભાર છે અને મેં વચન આપ્યા મુજબ આપણે અન્ય કેટલીક સોશિયલ મીડિયા પરની પ્રવૃતિઓ પણ કરીશું અને તે અંગે અમે સમયાંતરે ડિસ્કશન ફોરમ માં તે અંગેની જાહેરાત કરીશું અને જ્યારે આ પાઠ્યક્રમના વિવિધ પાસાંઓની વાત આવે છે ત્યારે પરિચય આપતો વિડીયો જુઓ તથા લેખિતમાં દર્શાવેલ પાઠ્યક્રમના ઘટકો વાંચો જે આપણે પ્રત્યેક સપ્તાહમાં સમયાંતરે શું કરવાના છીએ તેની ઓળખ આપવા માટે અગાઉથી જ આપી દેવામાં આવેલ છે પણ મેં બરાબર શરૂઆતમાં તમને કહ્યું હતું તેમ પ્રથમ સપ્તાહમાં આપણું કેન્દ્ર સ્થાન કમ્યુનિકેશન communication એટલે કે પ્રત્યાયન રહેશે અને બીજા અને ત્રીજા સપ્તાહમાં પણ આમ જ રહેશે હકીકતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં ધ્યાને લાવેલા કેટલા પાસાં પરનું કેન્દ્ર સ્થાન આપણા પાઠ્યક્રમના પ્રારંભિક કેટલાક સપ્તાહ માટે ખૂબ જ મહત્વનું છે ચાલો હવે ઝડપથી તમને સોફ્ટ સ્કિલ્સ અને પ્રત્યાયન વિશેનો સંબંધ જણાવું કેટલીક દ્રષ્ટિએ સોફ્ટ સ્કિલ્સને બૃહદ સમુદાય ગણવામાં આવે છે જ્યારે પ્રત્યાયન તે સમુદાયનો પેટા સમુદાય છે અને તમે જોઈ શકો છો તેમ આપણે ઝડપથી સોફ્ટ સ્કિલ્સની વ્યાખ્યા કરીએ તો તમે સામાજિક રૂઆબ જુઓ છો જેનો અર્થ થાય છે રીતભાત તમે લોકો સાથે કેવી રીતે આંતરક્રિયા કરો છો અને તમે જે વિવિધ પ્રકારના સાંવેગિક અને સંજ્ઞાનાત્મક લક્ષણો દર્શાવો છો તે સામાજિક રૂઆબ કહેવાય છે પ્રત્યાયન ક્ષમતાઓ એટલે વિવિધ માધ્યમો જેવા કે શાબ્દિક અશાબ્દિક દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો દ્વારા પ્રત્યાયન કરવાની ક્ષમતા અને આપણે પછીના તબક્કે તેની વિગતે ચર્ચા કરીશું ભાષા કૌશલ્ય વિશે વધુ સમજ આપવાની જરૂર નથી બાકીની બાબતો દેખીતી રીતે સોફ્ટ સ્કિલ્સના ભાગ છે પણ મેં જે રીતે અહીં વિશેષ ધ્યાન દોર્યું છે તે મુજબ કેટલીક અગત્યની સોફટ સ્કિલ્સ પ્રત્યાયન સંબંધી છે અને આપણે શરૂઆતના બે સપ્તાહમાં તે વિગતપૂર્વક જોઈશું હવે જો તમે સોફટ સ્કિલ્સને વ્યાખ્યાયિત કરવા માંગો તો હાર્ડ સ્કિલ્સ ના વિરોધી તરીકે સોફટ સ્કિલ્સનું માપન કરવું મુશ્કેલ છે તેને સંખ્યાત્મક બનાવવી મુશ્કેલ છે કારણ કે તે તમારા ગુણાત્મક લક્ષણો તમારું વ્યક્તિત્વ તમારા સંવેગો અને તમે તેને જે રીતે પ્રદર્શિત કરો છો તે બધું જ છે જ્યારે હાર્ડ સ્કિલ્સનું માપન કરી શકાય છે ઉદાહરણ તરીકે કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે તમે કેટલા સારા છો અથવા ચાલો કહીએ કે મિકેનિકલ ઇજનેર તરીકે તમે કેટલા સારા છો તમે કંઈ પણ સંપાદન કરવા માટે કેટલા સારા છો હવે આ એવા કૌશલ્યો છે જેનું માપન કરવું અને તેને સંખ્યાત્મક બનાવવાનું સરળ છે આમ બન્ને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યા પછી અને સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં પ્રત્યાયનના સૂચિતાર્થ પ્રત્યે વિશેષ ધ્યાન દોર્યા પછી ચાલો મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ કે પ્રત્યાયન એટલે શું હવે કેટલાક એવા પ્રશ્નો છે કે જેના ઉત્તરો એક રીતે આપવા સરળ છે અને બીજી રીતે આપવા ખૂબ મુશ્કેલ છે ઉદાહરણ તરીકે હું તમને પ્રશ્ન પૂછું કે જીવન એટલે શું તો અમુક નિશ્ચિત રીતે તેનો ઉત્તર આપવો સંભવતઃ ખૂબ સરળ છે તમે ઘણા પ્રકારની વ્યાખ્યાઓ આપી શકો પરંતુ તે કારણથી વળી પાછો તેનો ઉત્તર આપવો મુશ્કેલ થઈ પડે છે આથી પ્રત્યાયનને ચોક્કસ રીતે ઓળખવાનો પ્રયાસ કરવાને બદલે ચાલો તેના વિશે વિશેષ શોધ કરીએ તેના કેટલાક ઘટકો જોઈએ અને તેમ કરીને સંભવતઃ આપણે વધુ સારી રીતે સમજી શકીશું અને સંમત થઈ શકીશું કે મૂળભૂત રીતે પ્રત્યાયનનો શો અર્થ થાય છે સૌથી પહેલો મુદ્દો હું રજૂ કરવા કે દર્શાવવા માંગું છું કે તમે બે પ્રત્યાયન વચ્ચેનો તફાવત સમજી શકતા હોવા જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યાયન કરવા માંગતી નથી તેની વિરુદ્ધમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યાયન કરવા માંગે છે અને જ્યારે આપણે અશાબ્દિક પ્રત્યાયન આંગિક ભાષાનાં કેટલાક પાસાંઓ તરફ આગળ વધીએ ત્યારે આ ખૂબ જ સૂચક છે કારણ કે આ અસત્ય કહેવા અને સત્ય કહેવા સાથે જોડાયેલું છે અને આપણે આ પાઠ્યક્રમમાં આગળ વધીશું તેમ આશા રાખીએ છીએ આપણે આ સંબંધિત કેટલીક રસપ્રદ રમતો રમી શકીશું પ્રત્યક્ષ તે અર્થસ્પષ્ટ છે જ્યારે અપ્રત્યક્ષ તે એવું છે કે જેમાં તમે પ્રત્યાયન કરવા માંગતા નથી અને તેમ છતાં તમે પ્રત્યાયન કરો છો કોઈ ગુસ્સે થયેલ છે તે ગુસ્સો દેખાડવા માંગતા નથી પણ તેના ચહેરા પરથી તે દેખાઈ આવે છે હવે કેટલીક રીતે આ પ્રત્યક્ષ પ્રત્યાયન છે ખાસ સંદર્ભમાં આપણે તેને જે રીતે સમજવા માંગીએ છીએ તે એમ છે કે અપ્રત્યક્ષ પ્રત્યાયનનો અર્થ કોઈની સાથે ગુપ્ત રીતે પ્રત્યાયન કરવું તેમ પણ થાય છે જ્યાં લોકોના સમૂહ સાથે તમે અર્થસ્પષ્ટ રીતે પણ અન્ય કક્ષાના લોકો સાથે ગુપ્ત રીતે પ્રત્યાયન કરી રહ્યા છો પણ આ આપણું ધ્યાન કેન્દ્ર નથી ઇરાદાપૂર્વકનું ન હોય તેવું પ્રત્યાયન ખૂબ જ સૂચક છે કારણ કે રોજ બ રોજના સામાજિક વર્તનમાં વારંવાર આપણે પ્રત્યાયન કરવા માંગતા ન હોઇએ તેનો ઇરાદો ધરાવતા ન હોઇએ તેવી બાબતોનું પ્રત્યાયન કરીએ છીએ અથવા આપણને યોગ્ય રીતે સમજવામાં આવતા નથી અથવા આપણે યોગ્ય પ્રત્યાયન કરતા નથી આથી જ આને આપણે પ્રત્યાયનનું ખૂબ જ અર્થસૂચક પાસું ગણીએ છીએ ઊંઘવું તે ત્યાર પછીનો મુદ્દો છે કે તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે જ્યારે કોઈ વ્યક્તિ કંઇ પણ પ્રત્યાયન કરતી ન હોય અને આપણા મનમાં તરત જ જે આવે છે તે છે કે કોઈ વ્યક્તિ ઊંઘી રહી હોય પરંતુ કોઈ પણ વ્યક્તિ પ્રત્યાયન કરે જ છે તે હકીકત અનુસાર તે ઊંઘી રહી છે તેનો અર્થ એ થાય કે તે દરમિયાન પણ પ્રત્યાયન થાય છે તો પછી તમે દલીલ કરી શકો કે વારુ મૃત્યુ અંગે શું કોઈ મૃત્યુ પામેલ છે આપણે ઓછામાં ઓછું હંમેશા એટલું કહી શકીએ છીએ કે આપણે એ ઓળખી શકવા સક્ષમ છીએ કે જે તે વ્યક્તિ મૃત્યુ પામેલી છે જે વ્યક્તિ ઊંઘી રહી છે તે સ્વપ્ન જોઇ રહી હોઈ શકે એટલે કેટલીક રીતે તે આપણી સાથે પ્રત્યાયન ન કરતી હોવા છતાં તે પોતાની જાત સાથેના પ્રત્યાયનમાં છે મૃત્યુના કિસ્સામાં વ્યક્તિ આપણી સાથે પ્રત્યાયન કરી શકે તેવી સ્થિતિમાં નથી પણ ઓછામાં ઓછું આપણે તેની પરિસ્થિતિ વિશે જાણી શકીએ છીએ તેનું શરીર જીવંતતાનો અભાવ કે તેનું નિશ્ચેતન શરીર આપણને કશુંક પ્રત્યાયન કરે છે આથી આ ખૂબ સૂચક છે અને આપણે તે બાબતે સભાન હોવા જોઈએ હવે આપણે જ્યારે અપ્રત્યક્ષ પ્રત્યાયન અથવા આપણે જે પ્રત્યાયન કરવા માંગતા નથી તેના વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે એક રસપ્રદ બાબત છે ઉદાહરણ તરીકે કહીએ તો રહસ્યકથાઓ જેમ કે શેરલોક હોમ્સ ની રહસ્યકથાઓ તમે જુઓ છો તેમ પુરાવાઓનો અમુક ભાગ પ્રત્યાયનનો અમુક ભાગ રજૂ થયેલ હોય છે પણ ક્યાંક તમને લાગે છે કે કેટલીક રેખાઓ ભૂંસી નાખવામાં આવેલી છે આથી ગુનાશોધકનું કાર્ય ભૂંસી નાખવામાં આવેલી રેખાઓને યોગ્ય સ્થળે મૂકીને ભૂંસાયેલી રેખાને પૂર્ણ કરવાનું છે જેથી પ્રત્યાયનની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે વાર્તાના અંતે તમે જાણો છો તેમ ગુનાશોધક પછી તે શેરલોક હોમ્સ હોય કે હરક્યુલ પોઇરોટ વારંવાર સમજાવે છે કે તેઓ કેવી રીતે ખૂટતી કડીને ઓળખી શક્યા આમ તમે જોઈ શકો છો તેમ રોજ બ રોજના જીવન કરતા મજા કે ઉત્તેજનાત્મક પરાક્રમના સંદર્ભમાં જોતી વખતે પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ પ્રત્યાયનની આસપાસ આપણે રહ્યા છીએ અને આ ખૂબ મહત્વનું છે ખાસ કરીને અપ્રત્યક્ષ પ્રત્યાયન કારણ કે જ્યારે લોકો તમારી સાથે પ્રત્યાયન કરવા માંગતા નથી ત્યારે કશુંક શોધી શકવું તે હંમેશાં પડકાર હોય છે હવે પ્રત્યાયનનું આ ખૂબ રસપ્રદ પાસું છે અને આપણે જેમ આગળ વધીએ તેમ આપણે તેના કેટલાંક પાસાં વિશે ચર્ચા કરીશું હવે પ્રત્યાયન શેનાથી થાય છે એ શું છે કે જે પ્રત્યાયન કરે છે શરીર પ્રત્યાયન કરે છે અર્થો બિન કાર્યો કે કાર્યોનો અભાવ આપણે મૃત શરીર વિશે પણ વાત કરી છે કે તે પ્રત્યાયન કરે છે શબ્દો પ્રત્યાયન કરે છે મૌન પ્રત્યાયન કરે છે કોઈ વ્યક્તિ ગુસ્સામાં છે બોલતી નથી તો મૌન પણ પ્રત્યાયન કરે છે વસ્ત્રો પ્રત્યાયન કરે છે પર્યાવરણ આપણી આસપાસ રહેલી વિવિધ બાબતો પ્રત્યાયન કરે છે પ્રતિમા અને ચીજવસ્તુઓ પ્રત્યાયન કરે છે સંગીત પ્રત્યાયન કરે છે હકીકતે તમે બેસીને વિવિધ બાબતો કે જે પ્રત્યાયન કરે છે તેની એક સૂચિ તૈયાર કરી શકો અને તમને કદાચ એ જાણીને આશ્ચર્ય થશે કે ભાગ્યે જ એવું કંઇ છે કે જે પ્રત્યાયન કરતું નથી તમે અત્યારે જ તમારી આજુબાજુ જુઓ તો તમને કદાચ જણાશે કે ત્યાં રહેલી દરેક વસ્તુ તમને કોઈ માહિતી પૂરી પાડે છે અને આ અર્થમાં બાબત સાથે સંબંધ ધરાવતી જે તે દરેક વસ્તુ અથવા વસ્તુની અનુપસ્થિતિ દરેકમાં વિશેષ સંદર્ભમાં પ્રત્યાયન કરવાની સંભવિત ક્ષમતા રહેલી છે અને આ બાબતોની આપણે અર્થસૂચક તરીકે ચર્ચા કરીએ છીએ કારણ કે અત્યાર સુધીમાં કદાચ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો કે પ્રત્યાયન સરળ નથી પ્રત્યાયન જટિલ છે અને આપણે આમાંથી કેટલીક જટિલતા લઈશું અને તેનો સોફ્ટ સ્કિલ્સ સાથેનો સંબંધ જોઈશું અને સોફ્ટ સ્કિલ્સ સાથેના સંદર્ભમાં શા માટે તે અર્થસૂચક છે હવે શરૂઆત કરીએ તો આપણે પ્રત્યાયનના વિવિધ માધ્યમો વિશે વાત કરી હતી મેં થોડી વાર પહેલા પ્રત્યાયનના માધ્યમો વિશે તેની વ્યાખ્યા કર્યા વગર વાત કરી હતી મૂળભૂત રીતે તેનો અર્થ એ થાય છે કે પ્રત્યાયન વિવિધ રીતે થઈ શકે છે શરીર એ પ્રત્યાયનનું માધ્યમ બની શકે છે તમારો અવાજ તમારું વક્તવ્ય તમારું લખાણ તે જ રીતે ચાલો કહીએ કે તમારા ચહેરાના હાવભાવ જો તમે ઇલેક્ટ્રોનિક માધ્યમ તરફ જુઓ તો કોઈ ટાઈપ કરી રહ્યું છે તો તેને પ્રત્યાયનનું માધ્યમ ગણી શકાય આમજ્યારે આપણે પ્રત્યાયનના માધ્યમો તરફ જઈએ તો તે ઘણા છે કેટલાક સંગઠિત હોય છે સુસંગત હોય છે કેટલીક વખત તેઓ પરસ્પર વિરોધી તરીકે કાર્ય કરે છે ચાલો કહીએ કે તમે સ્મિત કરી રહ્યા છો પણ તમે ખુશ નથી આથી અહીં બે માધ્યમો છે જો તમે કર્કશ શબ્દો કહો છો પણ તમે સ્મિત આપો છો અથવા તમે વિનમ્રતાથી કહો છો પણ તમે ગુસ્સે ભરાયેલા લાગો છો આમ અહીં બે માધ્યમો છે અને તેઓ એકબીજા સાથે ઘર્ષણમાં છે આમ થોડી વાર પહેલા જ મેં કહ્યું તે પ્રમાણે તમારું પ્રત્યાયન જટિલ અને સંદિગ્ધ છે સંદિગ્ધતા હોય ત્યારે પ્રત્યાયન એકદમ સ્પષ્ટ હોતું નથી હવે તમે જેક કેરૌએક ના એક ટૂંકા કાવ્ય હાઈકુ કે જે જાપાનીઝ પ્રકાર છે તેના તરફ જોશો તો તમને લાગશે કે પંક્તિઓને સમજવી અઘરી છે સ્નો ઇન માય શૂ અબાન્ડ્ન્ડ સ્પેરોઝ નેસ્ટ Snow in my shoe abandoned sparrow's nest" હવે જ્યાં સુધી તમે તેનો સંદર્ભ ન જાણો ત્યાં સુધી તમે તેને સમજી શકતા નથી હાઇકુ કાવ્યના અર્થને સંદિગ્ધ બનાવે છે કાવ્યનું અર્થઘટન કરી શકાય તેના શક્ય પ્રકારો પૈકી એક પ્રકાર આ છે એમ કહી શકાય કે જ્યારે વ્યક્તિ જોડામાં રહેલા હિમને જુએ છે ત્યારે તે ચકલીઓએ ત્યજી દીધેલા માળા જેવું દેખાય છે આમ અહીં રૂપક છે બંને વચ્ચે ઉભરી આવતું સામ્ય છે જે કવિએ શોધીને અહીં દર્શાવ્યું છે હાઈકુમાં આ રીતે જ અભિવ્યક્તિ થાય છે ક્ષણમાં સાક્ષાત્કાર ઊંડી અનુભૂતિ અથવા આશ્ચર્યચકિત કરી દેતી અનુભૂતિ કે અદ્ભુત અનુભૂતિ પરંતુ જ્યાં સુધી આપણે સંદર્ભને ન સમજીએ જ્યાં સુધી આપણે પશ્ચાદભૂમિકા ન સમજીએ ત્યાં સુધી આપણે તેમાંથી કોઈ અર્થ તારવી શકવાની સ્થિતિમાં હોતા નથી હવે કાવ્યો સામાન્ય રીતે સંદિગ્ધ હોય છે કારણ કે તમે તેનું જુદી જુદી રીતે અર્થઘટન કરી શકો છો ઉદાહરણ તરીકે હું અત્યારે તેનું ચોક્કસ રીતે અર્થઘટન કરું છું પરંતુ એ શક્યતા હંમેશા રહેલી છે કે તમે તેનું જુદી રીતે કાવ્યનું તમારી પોતાની રીતે અર્થઘટન કરશો તે આપણને ત્રીજી બાબત કે જેને આપણે અર્થઘટન કહીએ છીએ તેના તરફ લઈ જાય છે પ્રત્યાયનના સંદર્ભમાં અર્થઘટનનો શો ચોક્કસ અર્થ થાય છે અર્થઘટન કરવું એટલે અર્થ તારવવો જ્યારે આપણે પર્યાવરણના સંદર્ભમાં રહીને બાબતો કે સંદેશાઓનો અર્થ તારવીએ છીએ ત્યારે આપણે સંદેશાને કેવી રીતે સમજીએ છીએ તે નક્કી કરવામાં ઘણી બાબતો અર્થસૂચક ભૂમિકા ભજવે છે તે અર્થઘટન છે આપણે અર્થઘટન વિશે થોડી વાર પછી ચર્ચા કરીશું અહીં આપણે તેનું ઉદાહરણ લઈએ ભારતીય જૈન પરંપરામાં છ અંધ વ્યક્તિઓની જાણીતી વાર્તા છે કે જે હાથી શું છે તેના અનુભવને જાણીને તેને વ્યાખ્યાયિત કરવા માગતા હતા સ્વાભાવિક રીતે જ તેમણે હાથીના જુદા જુદા ભાગને સ્પર્શ કર્યો શરીરના જે ભાગને તેમણે હાથથી સ્પર્શ કર્યો હતો તે અનુસાર તેમની પાસે હાથી કેવો દેખાય છે તેના જુદા જુદા જવાબો હતા કોઈએ કહ્યું કે તે વ્રુક્ષ જેવો છે કોઈએ કહ્યું કે તે સાપ છે કે દીવાલ છે જેણે દંતશૂળને પકડ્યો તેને રકાબી જેવું લાગ્યું કાનને સ્પર્શ કર્યો તેને છાપરૂં લાગ્યું આમ તમે જુઓ છો કે આ અર્થઘટન છે જોકે આ અતિશયોક્તિભર્યું ઉદાહરણ છે પણ કેટલીક વાર એમ થાય છે કે તમે કોઈ સંદર્ભમાં કોઈ વસ્તુ તરફ જોઈ રહ્યા હો કોઈ સંદર્ભમાં કોઈ સંદેશા તરફ જોઈ રહ્યા હો જ્યારે તે સુનિશ્ચિત ના હોય ત્યારે એમ બની શકે કે એક કરતાં વધુ શક્ય અર્થઘટન થઈ શકે અને સંદર્ભ અનુસાર અર્થઘટન પણ અલગ અલગ હશે એક વસ્તુને એક જ સંદર્ભમાં મૂકતાં તેને જે રીતે જોઈ શકાય છે તેના કરતાં જુદા સંદર્ભમાં તે જુદી જ દેખાય છે ઉદાહરણ તરીકે પ્રકાશમાં મૂકેલો પ્યાલો અને અંધકારમાં અથવા આછા અંધારામાં મૂકેલો પ્યાલો એક જ વસ્તુના બે દ્રશ્યો ખડા કરે છે આથી આ બે દ્રશ્યોનો અનુભવ અને તેનું અર્થઘટન એકદમ જુદાં જુદાં હશે આમ અર્થઘટનની ખૂબ સૂચક ભૂમિકા છે ખાસ કરીને સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં જ્યાં આપણે લોકો સાથે વ્યવહારો કરીએ છીએ લોકો સાથે આંતરક્રિયા કરીએ છીએ જ્યારે આપણે જૂથ આયામો જેવા કે કોઈ શું કહેવા માંગે છે તે અંગે મૂલ્યાંકન કરવું કે અંદાજ લગાવવો આમ આ ચાવીરૂપ શબ્દ છે જે આપણે જેમ આગળ વધીશું તેમ વારંવાર આવશે આપણે પ્રત્યાયનના માધ્યમો વિશે અગાઉ ચર્ચા કરેલી છે અહીં માધ્યમોના ઉદાહરણો લીધા છે મેં કહ્યું હતું તેમ શબ્દો બોલાયેલા કે લખાયેલા હોઈ શકે અશાબ્દિક પણ માધ્યમ બની શકે ઉદાહરણ તરીકે ધ્વનિ રંગો પ્રકાશ પ્રતિમા અને વસ્તુઓ શરીર અને પર્યાવરણ ડિજિટલ સિગ્નલ પણ છે જેમ કે ફાઇબર ઓપ્ટિકલ લાઈન કે જે પ્રત્યાયન કરે છે અથવા વાયરલેસ કે જે કંઈ પણ પ્રત્યાયન કરે છે જેના દ્વારા સંદેશાનું પ્રત્યાયન કરી શકાય તેને માધ્યમ ગણી શકાય જો હું બહેરા અને મૂંગા લોકો માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરું છું તો તે પણ પ્રત્યાયનનું માધ્યમ બને છે જો હું કંઈ પણ ચિત્રનો પણ ઉપયોગ કરું છું તો તે પ્રત્યાયન માધ્યમ બને છે આ તમામને પ્રત્યાયનના માધ્યમ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય Refer Slide Time 1544 હવે હું જાણું છું કે આ થોડું લાદી દેવામાં આવેલું કહેવાશે પણ જુઓ ઘણા લાંબા સમયથી લોકો પ્રત્યાયનના પ્રતિમાનો તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આથી આપણે પ્રતિમાનોની વિગતોમાં નહીં જઈએ પરંતુ ઝડપથી એક નજર નાંખી લઈએ સૌથી પહેલું અને પાયાનું અને ફરજિયાત કે જે પ્રત્યેક પ્રત્યાયનમાં ઓળખી શકો છો તે છે એક સેન્ડર અને એક રિસીવર હોય છે આટલું જ પૂરતું નથી તમારી પાસે એક સંદેશો હોવો જોઈએ અને એક માધ્યમ કે જેના દ્વારા સંદેશાઓનું પ્રત્યાયન કરી શકાય જેમ કે તમે ટેલિફોન વિશે વાત કરી રહ્યા છો તો તેના વાયર જો તમે એકબીજા સાથે વાત કરી રહેલા બે લોકોને લો તો તેમના સ્વરનો ધ્વનિ તે માધ્યમ છે અને તેઓ જે કંઈ બોલી રહ્યા છે તે સંદેશો છે અને ત્યાર પછી આપણે વ્યવહારાત્મક પ્રતિમાન તરફ જઈશું જ્યારે આંતરક્રિયા માત્ર એક જ માર્ગે એકથી બીજી દિશામાં નથી જતી પરંતુ એ એવી પ્રક્રિયા છે જેમાં બે લોકો આંતરક્રિયા કરે છે અને આમ આ રીતે પ્રત્યાયન થાય છે તાજેતરમાં જ ગોફમેન Goffman અને ભાષાવિદ્દો સહિત સિદ્ધાંતવાદીઓએ રચનાત્મક પ્રતિમાન અનુસાર ઘોંઘાટ એનકોડિંગ ડિકોડિંગ માધ્યમ ફીડબેક વિશે ચર્ચા કરેલી છે આપણે કેટલીક ક્ષણોમાં જ આમાંની કેટલીક બાબતો વિશે જોઈશું હવે આ પ્રત્યાયનનું ખૂબ સરળ ઉદાહરણ છે જ્યાં એક સેન્ડર અને એક રિસીવર હોય છે પણ તમે જાણો છો તેમ તમે આ પ્રક્રિયાને ઉલટાવી પણ શકો રિસીવર તે સેન્ડર પણ બની શકે અને સેન્ડર તે રિસીવર આ રીતે પ્રત્યાયનનો રૈખિક પ્રકાર પ્રત્યાયનનો વ્યવહારાત્મક પ્રકાર બને છે કારણ કે જો હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને તમે મને પ્રતિભાવો આપી રહ્યા છો તો એ પ્રત્યાયનની રૈખિક પ્રક્રિયા નથી ઉદાહરણ તરીકે આજે તમે મારો વાર્તાલાપ સાંભળી રહ્યા છો કેટલીક રીતે આ રૈખિક પ્રત્યાયન છે કારણ કે હું સંદેશાનો સેન્ડર છું અને તમે સંદેશાના રિસીવર છો હું બોલનાર અને તમે સાંભળનાર છો પરંતુ આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તે બિન રૈખિક થઈ જાય છે કારણ કે મેં કહ્યું છે તેના પર તમે વિવિધ બાબતોના પ્રતિભાવો આપી રહ્યા છો હું તમારા સંદેહના પ્રતિભાવો આપવાનો પ્રયાસ કરી રહ્યો છું તો આ પણ બિન રૈખિક રીતે પ્રત્યાયન છે આ અનંત પ્રતિમાન જેવું દેખાય છે અને રમૂજી રીતે તેના ચોક્કસ ફલિતાર્થ પણ છે તમે જોઈ શકો છો કે આપણે જોઈએ કે લોકોએ શા માટે પ્રત્યાયન કરવાની શરૂઆત કરી તો આપણને જણાઈ આવે છે કે લોકોએ બાબતોને સરળ બનાવવા માટે જીવનને સરળ બનાવવા માટે પ્રત્યાયનની શરૂઆત કરી પ્રત્યાયન તે બહુધા સહકારની પ્રક્રિયા છે તે પ્રારંભિક કારણ છે કે આપણે બાબતોને શક્ય બનાવવા માટે પ્રત્યાયન કરીએ છીએ જો હું કશું કરી શકતો નથી તો બીજા કોઈ તે મારા માટે કરે છે આપણે આ બધી બાબતો કરી શકવા માટે સહયોગ કરીએ છીએ સભ્યતા માટેના સમાજનું નિર્માણ કરવા માટે પ્રત્યાયનનો વિકાસ કરવો આવશ્યક છે પરંતુ આ પ્રક્રિયા આપણે કાળજીપૂર્વક જોઈએ તો સમયના કોઈ પણ તબક્કે પ્રત્યાયન છિન્ન થયું નથી કે રુખસદ પામ્યું નથી આપણે જેમ વધુ પ્રત્યાયન કરીએ છીએ તેમ પ્રત્યાયન વધુને વધુ જરૂરી બનતું જાય છે હું 20 વર્ષ કે 18 વર્ષ પહેલાનો સમય યાદ કરું છું જ્યારે હું એલઆઈટી સિસ્ટમમાં જોડાયેલો જ્યારે હું મારા માતા પિતાને મારા કેટલાક મિત્રોને પત્રો લખતો ટપાલ લખતો અને દિવસની 1 2 ટપાલો રવાના કરતો હવે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે આપણને રોજિંદા ઓછામાં ઓછા 25 50 ઇ મેઇલ આવે છે અને તેમાંથી ઓછામાં ઓછા 10 15 ના પ્રતિભાવો આપીએ છીએ અને આપણી પાસે એસએમએસ છે ટેલિફોન છે આમ છેલ્લા ૨૦ વર્ષમાં આપણે કેટલું પ્રત્યાયન કરીએ છીએ તેના પ્રમાણ તરફ જોઈએ તો તેમાં ખરેખર વધારો થયો છે આથી જો તમે બાબતોને સરળ બનાવવા માટે પ્રત્યાયન તરફ જોશો તો ખરેખર તે પ્રમાણે થયું નથી પરંતુ તે સ્ક્રીન પર દર્શાવેલ અનંત પ્રતિમાનને સમજાવે છે આથી અનંત પ્રતિમાનમાં સેન્ડર અને રિસીવર હોય છે પરંતુ આપણે ચર્ચા કરેલી જ છે તે મુજબ રિસીવર તે સેન્ડર બને છે અને જો કોઈ આમ ના કરે તો પ્રત્યાયનનું માળખું તૂટી જાય છે આ પ્રક્રિયા અનંત પ્રક્રિયા છે જે સતત ચાલ્યા કરે છે અવરોધો તે શું છે અવરોધો તે એવી બાબતો છે જે પ્રત્યાયનને અટકાવી દે છે આપણે જો કહીએ તો હું તમારી સાથે વાત કરી રહ્યો છું અને જો સિગ્નલ ખૂબ જ નબળા હોય અથવા હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ઈન્ટરનેટનું જોડાણ ના હોય તો તે પ્રત્યાયનના અવરોધો છે એનકોડિંગ ખૂબ જ પાયાના સ્તરે વિવિધ રીતે થાય છે હું જે ભાષા વાપરી રહ્યો છું તે એવી ભાષા છે જે ઓરિસ્સા કે પશ્ચિમ બંગાળના ગ્રામીણ માળખામાંથી આવતી વ્યક્તિ ન સમજી શકે આથી તે આ ભાષાને ડિકોડ કરી ના શકે આથી હું અંગ્રેજી ભાષામાં ખૂબ જ સાદા સ્તરે એનકોડ encode કરી રહ્યો છું પણ જો કોઈ ભાષા જાણતું ન હોય તો તે વ્યક્તિ ડિકોડ ના કરી શકે આમ ડિકોડ કરવા માટે સક્ષમ ના હોવું તે પણ અવરોધ બની શકે છે એનકોડિંગ અને ડીકોડિંગ ડિજિટલ સ્તરે પણ જોવા મળે છે તમે ડિજિટલ સંકેતો મેળવી શકો છો અને તે તમારા માટે અદ્રશ્ય પ્રતિમા સર્જે છે જે તમે જોઈ શકો છો અને તે જ ક્ષણે એનકોડિંગ ડિકોડિંગ પ્રતિભાવો અને સ્વીક્રુતિ જાણ ફીડબેક સહિત સંપૂર્ણ પ્રક્રિયા કે જેની આપણે વાત કરીએ છીએ તે થાય છે ફિલ્ટર ખૂબ સૂચક છે અને હું એકાદ ક્ષણમાં જ તેના તરફ ધ્યાન દોરીશ કારણ કે થોડી જ વાર પહેલાં આપણે અર્થઘટન વિશે વાત કરી અને ફિલ્ટર્સ એ એવી બાબતો છે જે આપણને અર્થઘટન અથવા આપણે જે રીતે અર્થ તારવીએ છીએ તેમાં સહાય કરે છે આપણે બાબતોને જે રીતે સમજીએ છીએ તેમાં મહદ અંશે આપણે જેને ફિલ્ટર તરીકે જાણીએ છીએ તેના પર આધાર રાખે છે આથી જે બાબતો પ્રત્યાયનને અસર પહોંચાડે છે જે પ્રત્યાયનને વિક્ષેપિત કરે છે અથવા તેમાં સુધાર કરે છે તેને અનુક્રમે અવરોધકો અને ફિલ્ટર્સ કહેવામાં આવે છે અને ફિલ્ટર આમાંની કોઈ પણ બાબત હોઈ શકે જેમ કે જ્ઞાન દરજ્જો સંસ્કૃતિ સંવેગો સંદર્ભ લિંગ અને ઉંમર આ તમામ ફિલ્ટર તરીકે વર્તે છે ચાલો એક ઉદાહરણ લઈએ કોક નું અર્થઘટન કેવી રીતે કરી શકાય જ્યારે તમે તેને આ સાત કે આઠ બાબતોથી જુદી જુદી રીતે ફિલ્ટર કરો છો તો તેને આ રીતે સમજી શકાય કોક વિશેની જાણકારી કે તે ક્યાં બને છે તે શેમાંથી બને છે અને તેમાં ક્યા રાસાયણિક દ્રવ્યો હોય છે તમારો સામાજિક દરજ્જો તમે કોક પીવો તેનાથી અસર પામે છે કઈ સંસ્કૃતિમાં કદાચ યુવા સંસ્કૃતિમાં યુવાનો બાળકો કોક પીવાને પ્રોત્સાહન આપે છે કેટલીક એવી સંસ્કૃતિઓ છે જ્યાં કોક પીવાને પ્રોત્સાહન આપવામાં આવતું નથી કોક બાળકોને ઉત્તેજિત કરે છે પરંતુ મોટાં લોકોને ઉત્તેજિત કરતું નથી તમને તરસ લાગી છે કે ખૂબ જ ગરમી છે અને તમે કોક પીવા ઈચ્છો છો તમે પુરૂષ છો કે સ્ત્રી છો તેના આધારે તમે બીજું કંઈ પીવાની ઇચ્છા રાખી શકો પ્રૌઢ વ્યક્તિઓને કોક પીવાની ઈચ્છા થતી નથી આમ તમે જુઓ છો કે એક જ વસ્તુના એક સરખા ઉદ્દીપન હોય છે પણ આ કિસ્સામાં એક જ સરખું ઉદ્દીપન હોવા છતાં એવું બને છે કે કોક શબ્દ અને કોક ની પ્રતિમા જુદા જુદા પ્રકારના પ્રતિભાવો ઉત્પન્ન કરે છે અને ડાબી બાજુએ આપણે વિવિધ ઘટકો દર્શાવેલા છે જે સોફ્ટ સ્કિલ્સના સામાન્ય સંદર્ભમાં સૂચક છે કારણ કે તે તમે કેવી રીતે પ્રત્યક્ષીક્રુત થાઓ છો તમે વિધેયાત્મક કે નિષેધાત્મક રીતે પ્રત્યક્ષીક્રુત થાઓ છો જ્યારે સોફ્ટ સ્કિલ્સમાં સારા હોવાની વાત આવે ત્યારે તમે કેવો કાર્ય દેખાવ કરો છો હવે અવરોધો વિશે વાત કરીએ તો મેં તમને અગાઉ કહ્યું જ છે કે અવરોધો શું છે ચાલો કહીએ કે તમે એ ધારણા સાથે શરૂઆત કરો છો કે તમારે સોફ્ટ સ્કિલ્સમાં કંઈ શીખવાનું નથી હવે આ એક પ્રકારનો પૂર્વગ્રહ છે જો તમે આવો પૂર્વગ્રહ રાખો તો તમને આ વાર્તાલાપ સાંભળવામાં રસ પડશે નહિ અને તમે તે બંધ કરી દેશો જ્યારે આપણે સંવેગો વિશે વાત કરીએ છીએ ત્યારે જો તમે વિક્ષેપિત હો અથવા તમે અત્યંત ખુશ હો અથવા એકાગ્ર ના હો તો એવું થશે કે તમે કંઈ પણ સાંભળી રહ્યા નથી જેમ મેં કહ્યું હતું તેમ આ માધ્યમ સમયના કોઈ પણ તબક્કે તૂટી જઈ શકે તેમ છે ભાષા અંગેની બાહ્ય બાબતો પણ અંતરાયરૂપ છે તમે ભાષા જાણતા નથી અને તે સમસ્યા ઉભી કરી શકે ઘોંઘાટ અને વિક્ષેપોને અગાઉ સમજાવેલા છે હવે આ સંક્ષિપ્ત પરિચયના અંતે આપણે ચાવીરૂપ મુદ્દાઓનો સારાંશ જોઈએ કારણ કે હું જે વાર્તાલાપ આપવાનો છું તે દરેક માટે સહાયરૂપ થશે આપણે ઝડપથી ચાવીરૂપ મુદ્દાઓનો સંક્ષિપ્ત સારાંશ જોઈશું જે હંમેશાં તમારી સ્મૃતિમાં અકબંધ રહે અને તે સમજવું મહત્વનું છે કે પ્રત્યાયન કે પ્રત્યાયનનો પરિચય અહીં સમાપ્ત થતો નથી કારણ કે પ્રત્યાયનની જુદી જુદી કક્ષાઓ છે આપણે જે રીતે પ્રત્યાયન કરીએ તેની જુદી જુદી રીતો અને પ્રત્યાયનના માધ્યમો છે જેના વિશે આપણે અત્યાર સુધીમાં વિસ્તૃત ચર્ચા કરેલી છે હવે પછી આવનાર વાર્તાલાપમાં આપણે તે બાબતો વિશે જોઈશું અને હવે પછીનો વાર્તાલાપ પણ પ્રત્યાયન વિશે જ હશે કારણ કે મેં જેમ કહ્યું છે તેમ સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં તે ખૂબ જ સુસંગત છે અને હું તેના સંબંધિત કેટલાક સુસંગત મુદ્દાઓ સમજાવીશ